એરે એન્ટેનાArray Antennaતરંગગ્રાહકની ગોઠવણી પરના NPTEL લેકચરમાં આપનું સ્વાગત છે ખરેખર આપણે વાયર એન્ટેના જોતા હતા આપણે કેટલાક વાયર એન્ટેના જેવા કે ડાયપોલ મોનોપોલ ફોલ્ડેડ ડાયપોલ વગેરે જોયા છે આગળનું તાર્કિક પગલું એ એન્ટેના જોવાનું હશે જે ક્ષેત્ર દ્વારા વિકિરણ પાવર છે એટલે કે એપર્ચરapertureછિદ્ર પ્રકારનો એન્ટેના છે પરંતુ આ વાયર એન્ટેનાની ચર્ચામાં પહેલાં આપણે એક વસ્તુ નિર્દેશિત કરવા માગીએ છીએ જો અત્યાર સુધી આપણે જોયેલા વાયર એન્ટેના પર નજર નાખીશું તો વાયર એન્ટેના પેટર્નpatternરચના આના જેવી દેખાય છે તમે જોશો કે E ક્ષેત્રમાં અથવા થીટા પ્લેનplaneસમતલ અથવા થીટા દિશામાં આપણી પાસે દિશાકીય બીમ છે પરંતુ ફાઈϕ દિશામાં અથવા એઝીમ્યુથલ પ્લેનમાં આપણી પાસે બિન દિશાકીય પેટર્ન છે હવે તેમાં કોઈ સમસ્યા છે અથવા ખરેખર આપણે જે બધા વાયર એન્ટેનાને જોયા છે તે ફીડના દૃષ્ટિકોણથી સપ્રમાણ છે અને તે સ્વાભાવિક છે કે એઝીમ્યુથલ દિશામાં રેડીયેશન પેટર્નમાં કોઈ દિશાકીય પ્રકૃતિ નહીં હોય હવે તે બ્રોડકાસ્ટીંગbroadcastingપ્રસારણ પ્રકારના એન્ટેના માટે ખૂબ જ સારું છે કારણ કે આ વાયર એન્ટેના રેડિયો પ્રસારણ અથવા ટીવી પ્રસારણ પ્રકારની એપ્લિકેશન્સ માટે ઉપયોગમાં લેવાય છે પરંતુ તે ક્ષણ બિંદુથી બિંદુ સંચાર સેલ્યુલર ટેલિફોન વગેરેની મદદથી પ્રસારિત કરે છે બીજી સમસ્યા એ આવે છે કે જો મારી પાસે એઝીમ્યુથલ દિશામાં છે એનો અર્થ એ કે હવે મારી પાસે સીધા પ્લેનમાં એન્ટેના અક્ષની તુલનામાં લંબરૂપે એન્ટેના છે અને પેટર્ન નિયમિત છે પછી જો ત્યાં રેડિયેશનનો બીજો સ્રોત અથવા નજીકમાં અન્ય ટ્રાન્સમીટર હોય તો ત્યાં ઘણા ખલેલ આવશે તેથી જ્યાં સુધી હું આને આકાર આપીશ ત્યાં સુધી સમસ્યાઓ ઉભી થશે કારણ કે ત્યાં સખત ખલેલ થશે એ સમસ્યા જેમ કે આપણે કહી રહ્યા છીએ કે ધારો કે કલકત્તા રેડિયો સ્ટેશન વિકિરણ કરી રહ્યું છે અને નજીકમાં ધાકા રેડિયો સ્ટેશન છે હવે જો કલકત્તા રેડિયો સ્ટેશન ધાકા રેડિયો સ્ટેશનની દિશામાં કોઈ નલnullશૂન્યતા મૂકશે નહીં તો ધાકા રેડિયો સ્ટેશનની ખલેલ ત્યાં થશે તેથી તમે આગળની સ્લાઇડમાં જોઈ શકો છો આ સમસ્યા છે કે ધારો કે મારી પાસે આમાંથી એક ટ્રાન્સમીટર છે જો ત્યાં બીજું ટ્રાન્સમીટર હોય તો તે જરૂરી છે કે તે દિશામાં મારી પાસે નલnullશૂન્યતા હોવુ જોઈએ પરંતુ આપણે જોયું છે કે વાયર એન્ટેના દ્વારા તે શક્ય નથી તેમની આ એઝીમ્યુથલ પેટર્ન હોવાને કારણે આપણે જોયું છે કે રેડિયેશન પેટર્ન થીટાθ પર આધારિત રેડીયેશન પેટર્ન નથી આપણે જોયેલા એન્ટેના માટે સંપૂર્ણ રેડીયેશન પેટર્ન ફાઈϕ આધારિત નથી હવે ફક્ત આને સુધારવા માટે તમે જુઓ છો કે જો આપણે એક એન્ટેનાને બદલે બે એન્ટેના અથવા વધુ સંખ્યામાં એન્ટેનાનો ઉપયોગ કરીએ તો આ સમસ્યા સુધારી શકાય છે તેથી જ આપણે જોશું કે મૂળભૂત રીતે આ સંચાર એન્ટેના તેઓ એક પેટીમાં બંધ કરે છે જો તમે આ સેલ્યુલર ટેલિફોનિક બેઝ સ્ટેશન એન્ટેનાને જોશો તો તમે જોશો કે તેમની પાસે લાંબી પેટી છે ખરેખર જો તમે તે પેટી ખોલશો તો ખરેખર તે પેટી બીજું કંઈ નહી પરંતુ તે બંધ કરેલી વસ્તુ છે જો તમે પેટી ખોલશો તો ત્યાં એન્ટેના હશે તેઓ પેચ એન્ટેના જેવું કંઈક વાપરે છે પરંતુ તે પેચ એન્ટેનાનો એરે છે પેચ એન્ટેનાને બદલે તેઓ ડાયપોલ્સનો પણ ઉપયોગ કરી શક્તા હતા તેથી કેટલાક સ્ટેશનોમાં તમે એક સાથે ઘણી સંખ્યામાં ડાયપોલ્સ જોશો તેથી એરે એન્ટેના એ પેટર્નને આકાર આપવા માટે છે જેથી ખલેલ ટાળી શકાય ચાલો હવે આપણે પહેલા શું કરવુ તે જોઈએ હવે જો બે એરે એન્ટેના આપણે સાથે રાખીએ તો શું થશે તેનો અર્થ એ કે ચાલો આપણે કહીએ કે એન્ટેના હજી પણ z દિશાની વસ્તુઓમાં છે માની લો કે આ એક ડાયપોલ છે આ બીજું ડાયપોલ છે અથવા આ એક મોનોપોલ છે અને આ બીજું મોનોપોલ છે એન્ટેનાનો પ્રવાહ Z દિશામાં છે અને તે d અંતરે છુટા પડેલા છે અને એઝીમ્યુથલ પ્લેનplaneસમતલમાં શું થઈ રહ્યું છે તે આપણે નિરીક્ષણ કરી રહ્યા છીએ તેનો અર્થ આ P દિશામાં યાદ્ચ્છીક બિંદુ P છે તેથી આ બે એન્ટેના વસ્તુનું કેન્દ્ર ખરેખર અહીં છે હવે એન્ટેના અક્ષો એરે X અક્ષની બહાર હશે એન્ટેના Z દિશામાં છે પરંતુ એન્ટેના X અક્ષ સાથે સ્થાપિત છે તેથી X અક્ષ એ એરે અક્ષ છે તે બિંદુનું કેન્દ્ર એ કો ઓર્ડીનેટનુ પણ કેન્દ્ર છે તેથી ક્ષેત્ર બિંદુ P છે તેથી આ એરે અક્ષનું કેન્દ્ર છે અને બિંદુ P નો ત્રિજ્યા વેક્ટર r છે તેથી જો આ એન્ટેના I એ બિંદુ Pથી r1 અંતરે છે તો આ બીજું એન્ટેના I2 જે ક્ષેત્ર વેક્ટર Pથી r2ના અંતરે છે અને જો આપણે આ Pને X Y પ્લેનમાં પ્રોજેક્ટ કરીએ તો તે પ્રોજેક્શનનો ખૂણો ϕ છે તેનો અર્થ એ કે P એ ϕ ખૂણે છે અને અહીંથી θ છે તેથી P એ rθϕ અંતરે છે તેથી હવે આપણને એમાં રસ છે કે જો આપણે બિંદુ P પર હોઈ તો એઝીમ્યુથલ અથવા આખા ક્ષેત્ર પેટર્નનુ શુ થાય છે તેથી આપણે પહેલા તે ક્ષેત્રનું મૂલ્યાંકન કરીશું જે બિંદુ P છે અને આ તે જ દૃષ્ટિકોણ છે દેખીતી રીતે P એ દુરના ક્ષેત્રમાં છે તેમાં આપણને રસ છે તેથી તમે જુઓ કે આપણે આ રચનામાં હમણાં જ સ્નેપશોટ લીધો છે કે એન્ટેના 2 પર જોકે તે વાયર એન્ટેના છે આપણે એન્ટેના 1 અને એન્ટેના 2 દોરવા માટે આ બિંદુને ધ્યાનમાં લીધું છે એન્ટેના 1 એ કેન્દ્રથી d2 અંતરે છે અને એન્ટેના 2 એ કેન્દ્રથી d2 અંતરે છે તેથી ઇન્ટર એન્ટેના અથવા ઇન્ટર એલીમેન્ટ સ્પેસીગ d છે હવે P દૂર ક્ષેત્રે છે તેથી r1 r2 બધા dથી ઘણા મોટા છે તેથી જ તે બધા સમાંતર કિરણો છે અને r1 r r2 ખરેખર કંપનવિસ્તારના ભાગમાં છે આપણે કહી શકીએ કે r1 r r2 સમાન છે પરંતુ ફેઝના ભાગમાં આપણે કરી શકતા નથી તેથી આપણે r ના સંદર્ભમાં r1 અને r2 શું છે તેનું મૂલ્યાંકન કરવું પડશે તેથી આપણે આમાંથી જોયું તેમ મૂળભૂત રીતે હું લખી શકું છું કે r1 એ બીજું કંઈ નહી પરંતુ r d2 cos ϕ અને r2 એ rd2 cos ϕ છે ફેઝ ભાગ માટે આપણે તે કરીશું તો ચાલો હવે આપણે ક્ષેત્ર શું છે તે શોધી કાઢીએ તેથી આપણે જાણીએ છીએ કે જો તે કોઈ વાયર એન્ટેના હોઈ તો ચાલો આપણે કહીએ વ્યક્તિગત એલીમેન્ટ ધારો કે આ એન્ટેના 1 અથવા એન્ટેના એલીમેન્ટ 1 છે આપણે પહેલેથી જ જોયું છે કે તે દૂરનું ક્ષેત્ર Eθ દિશામાં છે તેથી હું Eθ1 લખી શકું છુ તેથી તમે વાસ્તવિક સૂત્ર જુઓ જે આપણે પહેલાથી જ શોધી કાઢ્યુ છે તેથી ત્યાંથી તમે જોઈ શકો છો કે હું ખરેખર અહીં લખી રહ્યો છું કે E j×60 Ime j૦rr fθ આ આપણે મૂલ્યાંકન કરેલ સૂત્ર હતું તે સૂત્ર આપણે જોયું છે કે નહી એ હું જાણતો નથી મને લાગે છે કે j×૦ Ime j૦r2Πr આપણે જોયું છે જો આપણે η૦ની કિંમત 125 મૂકીએ તો આ સૂત્ર આવુ બનશે તેથી આના આધારે હું કહી શકું છું કે આ સૂત્ર ડાયપોલ માટે છે તેથી આના આધારે મને લાગે છે કે હું એન્ટેના 1 ને કારણે બિંદુ P પર Eθ1 ક્ષેત્ર લખી શકું છું જે Eθ1K I∠αe j૦r1r1 છે જ્યાં અચળ K એ j ૦ 2Π f બધું સમાવે છે તેનો અર્થ એ કે ખરેખર તે અચળ છે અને તે થીટાનું ફંક્શન છે તેથી અહી જે કઈ પણ સામેલ કર્યુ છે તે થીટા પર આધારિત છે કારણ કે મને તે કહેવામાં રુચિ નથી કે પરીણાત્મક ક્ષેત્રની થીટા આધારિતતા શુ છે મને તે જોવામાં રસ છે કે ક્ષેત્રની ફાઈϕ આધારિતતા શું છે તેથી K એ તમામ સહગુણાંકોને આવરી લીધા છે અને I શું છે I એ એન્ટેનાને આપવામાં આવેલ પ્રવાહ છે તેથી જો આપણે અહીં આ એન્ટેના 1 જોશું જેને I1 પ્રવાહ આપવામાં આવ્યો છે અને કોઈના સંદર્ભમાં આ ફેઝ એ α છે તેથી આ ઉત્તેજના એરે એન્ટેનાની એક વાસ્તવિક વસ્તુ છે અને આ જટિલ ઉત્તેજના છે કે જે આપણા હાથમાં છે તે પ્રવાહ ઉત્તેજીત એન્ટેના છે તેથી અહીં આપણે I1 ને પ્રવાહ I અને ખૂણો α સાથે ઉત્તેજીત કરી રહ્યા છીએ જ્યારે I2 એ જ પ્રવાહથી ઉતેજીત છે આપણે વિવિધ પ્રવાહ આપી શકીએ છીએ પરંતુ સરળ વસ્તુથી સમાન પ્રવાહ કંપનવિસ્તાર I થી પ્રારંભ કરવાનું કહેવાય છે પરંતુ ખૂણો ૦ છે I2ના સંદર્ભમાં I1 એ α ખૂણા સાથે દોરાઈ છે તેથી આ પ્રવાહ I ખૂણો α અને અંતર r1 છે તેથી આ દૂરનું ક્ષેત્ર પ્રથમ એન્ટેના એલીમેન્ટ છે બીજા એન્ટેના એલીમેન્ટને Eθ2K I ∠0 e j૦r2r2 તરીકે લખી શકાય છે ખરેખર આ ડાયપોલને બદલે ગમે તે વાયર એન્ટેના માટે સાચું છે તેથી આ વસ્તુ ફક્ત કેટલીક વખત નોન રેઝોનન્સ પ્રકારનાં ડાયપોલના ટર્મિનલ પ્રવાહો જેઓ અહીં છે અથવા આ મહત્તમ પ્રવાહ જે તેમના કિસ્સામાં ફીડ પોઇન્ટ પર થાય છે અને તે ફીડ પોઇન્ટ પર મહતમ ન થાય તેવા કિસ્સામાં કેટલાક અચળ સંબંધો એક્સ્ટ્રાપોલેટેડ થઈ શકે છે તેથી આ ઉત્તેજના કેવી રીતે કરવામાં આવે છે તમે જુઓ છો કે બંને વિવિધ ફેઝ સાથે સમાન પ્રવાહ કંપનવિસ્તારથી ઉત્તેજિત છે આનો અર્થ એ કે અહીં આ I1 અને I2 જુઓ આપણે તે જ સ્રોત દ્વારા આપી શકીએ છીએ પરંતુ માર્ગમાં I1 અને I2 વચ્ચે એક ફેઝ શીફટીંગ નેટવર્ક હોવું જોઈએ તેથી કે આ પ્રવાહ α ખૂણે સ્થાનાંતરિત થાય છે જે એકમાત્ર યુક્તિ છે તેથી લાઇનમાં કોઈ એક ફીડિંગ નેટવર્ક હોવું જોઈએ હવે અન્ય વસ્તુઓ જેમ કે આપણે જોયું છે કે તે દૂરનું ક્ષેત્ર છે જે આધારિત છે તે 1r પ્રમાણે બદલાય છે તે સ્રોતથી નિરીક્ષણ બિંદુ સુધીનુ અંતર છે અને તેની પાસે સ્પેસ ફેઝ પણ છે જે e j૦r1 છે હવે બિંદુ P પરનું કુલ ક્ષેત્ર શું હશે તેથી તે Eθ1 અને Eθ2 ના સરવાળા જેટલું છે અને આપણે કહી શકીએ કે r1 અને r2 દુરના ક્ષેત્રે છે એનો અર્થ હું કહી શકું કે r1r2≈r છે ચાલો આપણે કહીએ કે તે કંપનવિસ્તારના ભાગમાં છે તેથી હું પછી લખી શકું કે Eθ1 Eθ2PK Ire j૦r1 ejαe j૦r2 હવે મારે આ શરતો મૂકવાની રહેશે કે દુરના ક્ષેત્રમાં r1r d2 cos ϕ અને r2rd2 cos ϕ છે તેથી આ મૂકીને હું લખી શકું છું કે E K Ir ej2 e j૦r ej૦d2cos 2 e j૦cos 2 છે તેથી આ E 2K Ir ej2 e j૦r cos ૦d2 cos 2 હોઈ શકે છે તેથી આ મારી અનુકૂળતાથી હું 2ej2 K I ej૦rr Farrayθϕ લખી શકું છુ તેથી તમે જુઓ છો કે આ સંપૂર્ણ ભાગને હું એરે ફેક્ટર તરીકે લખી રહ્યો છું તે પહેલાં તમે જોશો કે ડાયપોલ સૂત્રમાં આપણી પાસે fθ છે તેથી તે એલીમેન્ટ પેટર્ન છે તો અહીં આ થીટા વેરીએશનvariationભિન્નતા છે તમે જોશો કે આ વસ્તુ ફક્ત d અને αનું ફંક્શન છે તેથી બંને એરે પરીમાણો છે તે d એ બે એન્ટેના એલીમેન્ટ વચ્ચેનું વિભાજન છે અને α એ એન્ટેનામાંથી એકના પ્રવાહનુ પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ છે તેથી તે સિવાય બધા અચળ પદો છે તેથી આને એરે ફેક્ટર Farrayθ કહે છે તેથી આ સામાન્ય રીતે તરીકે બદલે છે અને સામાન્ય રીતે તે θ સાથે પણ બદલાઇ શકે છે તેથી જ આપણે θ ϕ લખી રહ્યા છીએ તમે જોશો કે આ બીજું કઈ નહિ પરંતુ તમે ઓળખી શકો છો કે તે આપણું એલીમેન્ટ પેટર્ન છે આ એરેની પેટર્ન છે અને એક એલીમેન્ટ જે તમે જુઓ છો તે દૂરનું ક્ષેત્ર છે તેથી તેનો અર્થ એ કે હવે તમે જોશો કે કુલ ક્ષેત્ર એ અચળ ભાગ છે અને જો હું આનુ માન લઈશ તો શું હું લખી શકું છું કે આ એલિમેન્ટ પેટર્ન છે દેખીતી રીતે આ ક્ષેત્ર પેટર્ન છે કારણ કે આ Eછે અને આ એરે પેટર્ન છે તેથી એરે ભૂમિતિ દ્વારા હું આ પેટર્ન મેળવું છુ અને એલીમેન્ટ દ્વારા હું આ પેટર્ન મેળવુ છુ E અથવા કુલ એરે એન્ટેના પેટર્ન કંઈ નથી પરંતુ એરે પેટર્ન સાથેનો એલીમેન્ટ પેટર્નનો ગુણાકાર છે આ સામાન્ય પરિણામ છે જેને પેટર્ન ગુણાકારના સિદ્ધાંતો કહેવામાં આવે છે તેથી પરિણામી ક્ષેત્ર એ વ્યક્તિગત સમાન એલીમેન્ટની પેટર્ન અને એરે ફેક્ટરનો ગુણાકાર છે તેથી આ બે એલીમેન્ટ માટે પ્રિન્સિપલ પેટર્ન મલ્ટીપ્લીકેશન છે આપણે તે પછી જોશું કદાચ આ લેકચરમાં અથવા આવતા લેકચર માં હું તે સાબિત કરીશ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના એન્ટેના માટે એલીમેન્ટ પેટર્ન અને એરે પેટર્નનો ગુણાકાર એ સામાન્ય વસ્તુ છે હવે ફાઈϕના ફંક્શન તરીકે પ્રત્યેક થીટાના માન પર આપણી રુચિ છે કારણ કે આપણે ત્યાંથી બે એલીમેન્ટના એરે રાખવા પ્રેરાય છીએ તો ચાલો આપણે તે જોઈએ તેથી ચાલો હું એરે ફેક્ટરની ચર્ચા ફરીથી લખીશ એનો અર્થ એ કે આ ખૂણો Ψ12૦d cos α તેથી હું તેને πd૦ cos 2 તરીકે લખી શકું છુ તેથી તમે જુઓ કે Ψ શુ છે ચલ Ψ એ બીજું કઈ નહિ પરંતુ તે બે એન્ટેના વચ્ચેનું વિદ્યુતીય વિભાજન અંતરનુ ફંક્શન છે d૦ એ વિદ્યુતીય વિભાજન અંતર છે અને તે αનુ ફંક્શન પણ છે જે મે પહેલેથી પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ તરીકે સમજાવ્યું છે હવે કુલ ક્ષેત્ર Eનુ માન શું છે તે હું સરળતાથી લખી શકું છું જે EMr cos M શું છે આ M એ 2KI છે જે અમુક અચળ છે પહેલેથી જ જોયું છે કે આ એક ઉતેજના પર આધારિત છે અને બીજું હું કેવા પ્રકારનો એલીમેન્ટ વાપરી રહ્યો છું તેના પર આધારિત છે તેથી પાવર પેટર્નનો આકાર શું હશે સ્વાભાવિક રીતે રેડિયેશન પેટર્ન એ મૂળભૂત રીતે પાવર પેટર્ન છે તેથી દૂરના ક્ષેત્રમાં આપણે Hθ ચુંબકીય ક્ષેત્રને જાણીએ છીએ જે અમુક અચળનો આની સાથેનો ગુણાકાર છે એટલે કે ૦નો આની સાથેનો ગુણાકાર છે તેથી આ પેટર્નનો વર્ગ એ પાવર પેટર્ન થશે તેથી તમે જોશો કે આ cos પર આધારીત છે તેથી વિવિધ મૂલ્યો માટે આ પેટર્નમાં વિવિધ મહત્તમ અને ન્યુનતમ હશે તેથી પેટર્ન એન્ટેનાઓને જોડતી રેખાને સપ્રમાણ હશે કારણ કે X અક્ષમાં આપણે બે એન્ટેના એલીમેન્ટને સપ્રમાણ બનાવ્યા છે તેથી તેનો અર્થ એ કે આપણી પાસે જે ગોઠવણ છે તે શું છે હું ઇન્ટર એલિમેન્ટ અંતરમાં ફેરફાર કરી શકું છું તેથી જો હું મૂળભૂત રીતે Ψમાં ફેરફાર કરું તો cosΨ બદલાઈ જાય છે તેથી પેટર્ન બદલાશે અને હું પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ આલ્ફાના આ મૂલ્યમાં ફેરફાર કરીને હું પેટર્ન બદલી શકું છું માની લો કે હું ઉદાહરણ તરીકે એન્ટેનાનું અંતર લઉં છું તે d૦2 કે જે અડધી તરંગલંબાઈ છે અથવા અડધી તરંગલંબાઈ અંતર વિભાજન છે ચાલો આપણે α ને 0 લઈએ એટલે કે ત્યાં ફેઝ તફાવત નથી અને બંને વસ્તુઓ ફેઝમાં છે તેથી દેખીતી રીતે આપણે ભૌતિક રીતે કહી શકીએ કે જો ફેઝ તફાવત ન હોય તો બિંદુ P પર ત્યાંની મહત્તમ વસ્તુ હશે કારણ કે જો આપણે ફરીથી એન્ટેના એરે પર નજર કરીએ તો r1 અને r2 સપ્રમાણતાવાળા છે તેથી જો મારી પાસે કોઈ ફેઝ તફાવત નથી જેનો અર્થ આલ્ફા 0 છે તેથી તે આ બિંદુને પસંદ કરશે કારણ કે આ પેટર્ન પણ અહીં એક બિંદુને પસંદ કરે છે અને આ પણ અહીં એક બિંદુને પસંદ કરે છે તેથી P બિંદુ અહી હશે ચાલો જોઈએ કે આ કિસ્સા માટે સાઈનું મૂલ્ય શું થાય છે તો એ 2cos બને છે તેથી હવે એરે ફેક્ટર coscos2cosϕ બનશે તેથી એક નિશ્ચિત અંતર r માટે જયારે 2cos એ 2 બને ત્યારે આ cos અથવા આ પેટર્ન તે બિંદુએ નલ થશે એટલે કેફાઈની 0° અને 180° કિંમતો માટે ત્યાં નલ હોય છે તેથી તમે જોઈ શકો છો કે આ પહેલી એક પેટર્ન છે જેમાં આપણે d૦2 અને α૦ લીધું છે તેથી તમે જોશો કે આ એરે અક્ષ છે તેથી આ 0° છે તેનો અર્થ એ કે અહીં એક નલ છે આ 0° છે આ 180° છે કારણ કે આ ખૂણો 180° છે તેથી અહીં પણ આપણી પાસે પેટર્નમાં નલ છે હવે મહત્તમ ક્યાં છે તેથી મહત્તમ તમે જાણો છો કે આપણે આ પેટર્નને ddϕcos 2 cos ૦ દ્વારા વિકલન કરીને શોધી શકીએ છીએ હવે આ મહત્તમ છે કે ન્યુનતમ તે તમે ચકાસી શકો છો તેથીસામાન્ય રીતે જો આપણે તે કરીએ કારણ કે આ એક ખાસ કિસ્સો છે અને અહીં આપણે સામાન્ય રીતે ddϕcos d2 cos 2 ૦ કરીએ તેથી જો તમે તેમ કરો તો તે sin sin d2 cos 2 ૦ બનશે તેથી તેન એક ઉકેલ sin ૦ થશે તેથી ϕ૦ એ તમને મહત્તમ અથવા ન્યુનતમ આપે છે એ જ રીતે 180° એ પણ મહત્તમ અથવા ન્યુનતમ આપે છે અને આ અન્ય શરત તમને આપે છે કે d૦ cos 2૦ ± ±2 તેથી તે ૦ ± ±2 પર મહત્તમ અને ન્યુનતમ આપે છે તેથી આપણે આપણી વસ્તુની કિમત મૂકી શકીએ છીએ ધારો કે આપણે ખાસ કિસ્સામાં d૦2 અને α૦ લઈએ છીએ તો તમે 2cos ૦ લખી શકો છો તો તે 2 આપે છે અને જો તમે તપાસસો તો તમને મહતમ મળશે જે અહી બને છે તમે જોશો કે આ 2 પર મહત્તમ મળે છે તેથી તે 2 છે અથવા તો છે હવે તમે જોશો કે જો તમે આને બદલે આગળ વધશો તો માનો કે હું d૦2 અને αΠ લઉં તેનો અર્થ એ કે પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ Π છે તમે જોશો કે એરેની લંબ દિશામાં પસંદ કરેલા પેટર્નને બદલે તે એરે અક્ષ સાથે ચાલે છે ખરેખર આ પછીથી સાબિત થશે આ પ્રકારનો એરે પ્રથમ પ્રકારને બોક્સ સાઇડ એરે કહે છે જ્યાં મહત્તમ એ એરે અક્ષ ઉપર લંબરૂપે થાય છે આ એન્ડ ફાયર એરેનું એક ઉદાહરણ છે જ્યાં મહત્તમ એ અક્ષની દિશામાં થાય છે ઝીરો ફેઝ શિફ્ટના બદલે ફક્ત કોઈ પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટને બદલીને આપણે બંને એલીમેન્ટ વચ્ચે 180° ફેઝ શિફ્ટ આપી છે અને તે તમને એન્ડ ફાયર આપે છે તેવી જ રીતે તમે પ્રોગ્રેસીવ ફેઝ શિફ્ટ 2 અને અંતર 4 અહીં લઈ શકો છો તમે જુઓ કે પેટર્ન અહીં છે ધારો કે જો ત્યાં કોઈ નલ હોય તો આ દિશામાં ખલેલ થાય છે તમે એક નલ અહીં આ દિશામાં મુકો તો બીજી દિશામાં લગભગ વર્તુળાકાર પેટર્ન બને છે તેથી આ ખરેખર મદદ કરે છે તમે જોશો કે આનો અને પેટર્ન ગુણાકારના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તમે બીમ બનાવી શકો છો તેથી જ્યારે આપણે કહીએ કે આજકાલ MIMO એન્ટેના વગેરે અથવા એન્ટેના એરેમાં 4 બીમ હોય છે અથવા 5 બીમ હોય છેઆ બધા અહીંથી બન્યા છે તેથી આપણે વધુ ચાલુ રાખીશું નહીં કારણ કે તે ગુણાકાર શબ્દ સામાન્ય છે પરંતુ ખરેખર જો આપણે એરે એન્ટેનાના સામાન્ય સિદ્ધાંતો દ્વારા મેળવીશું તો આપણે વધુ સારા અભિપ્રાયો મેળવી શકીએ છીએ તેથી ચાલો હું આ જોઉં આ પેટર્ન ગુણાકારનું આ ઉદાહરણ છે તમે જોશો કે મારી પાસે આ પ્રકારના ચાર બીમ છે ધારો કે આ ૦4 અને જો આ બે એન્ટેના હોઈ અને તેનું વિભાજન અંતર ૦2 હોઈ તો તે એન્ડ ફાયર પ્રકારનો એન્ટેના છે હવે જો આપણે 1 2 3 4 ચાર એન્ટેના એલીમેન્ટ લઈએ અને તેથી આ એક અને આ એક 4 દ્વારા જુદા પાડવામાં આવ્યા છે અને આ એક અને આ એક 4 દ્વારા જુદા પાડવામાં આવ્યા છે તેથી તમે જુઓ છો કે અહીં બે જૂથો છે એક આ 1 2 અને બીજું 3 4 છે જો હું આમ કરું તો 1 2 મને આની જેમ પેટર્ન આપશે પરંતુ આ પેટર્ન અહીં આવશે તેવી જ રીતે 34ની પેટર્ન અહી આવશે અને તે પછી આ ઇન્ટર એલીમેન્ટ સ્પેસિંગ ૦2 છે તેથી તે એરેના કારણે ત્યાં પેટા જૂથના એરે તમારી પાસે હોઈ શકે છે તેથી આ પેટર્નનો આની સાથે ગુણાકાર થશે અને બીજી પેટર્નનો અહીં ગુણાકાર થશે તેથી તે આ પ્રકારની પેટર્નમાં પરિણમશે આવા ત્રણ બીમ હશે પરંતુ તમે પેટર્નના ગુણાકારની સહાય લઈ શકો છો પરંતુ આથી પણ મહત્વનું છે કે જો આપણી પાસે આ વસ્તુ હોય તો આપણે સામાન્ય રીતે તારવી પણ શકીએ છીએ તેથી હવે આપણે N એલિમેન્ટ એરેથી શરૂ કરીશું તેથી માની લો કે મારી પાસે આ N સંખ્યાના રેડિએટર્સ છે બધા સમાન રેડિએટર્સ પરંતુ કો ઓર્ડીનેટ સીસ્ટમcoordinate systemસંકલન પ્રણાલીથી જુદા જુદા અંતર પર ઉપલબ્ધ છે અને હું દૂરના ક્ષેત્રને જોઈ રહ્યો છું તેથી આપણે કહી શકીએ કે આ i મુ રેડિએટર આ દિશામાં છે અને તેથી ક્ષેત્ર બિંદુ P અહીં છે તેથી ar વેક્ટરvectorસદિશ એ ક્ષેત્ર બિંદુની દિશામાં એકમ વેક્ટર છે તેથી કોઈપણ i મુ રેડિએટર કે જે આ arથી અલગ હશે આનો અર્થ એ છે કે આ એક પાથpathમાર્ગ છે પરંતુ માની લો કે મારી પાસે i મુ રેડિયેટર છે તેથી i માં રેડિયેટરમાં ar·riનો તફાવત હશે કારણ કે આ ar હશે અને ri એ આ વેક્ટર છે તેથી આનો અર્થ એ છે કે આ ખૂણાનુ cos એ બંને વચ્ચેનો પાથ તફાવત હશે તેથી માની લો કે જો મારી પાસે r3 છે તો તે ar·r3 ar·r1 વગેરે હશે તેથી હું તમને એમ પણ કહી શકું કે આ આકૃતિ એટલી સારી નથી કારણકે આ કોલિન્સ બુકમાંથી લેવામાં આવી છે તેથી હું આ જ આકૃતિ અહી દોરું છુ એટલે કે આ કો ઓર્ડીનેટ ઓરીજીનoriginઉદ્ભવ છે ચાલો હું આને બિંદુ P કહું છુ તેથી Pની દિશામાં મારી પાસે ar છે જે એકમ વેક્ટર છે અને મારી પાસે અહી રેડીયેટર છે અહી પ્રવાહ એલીમેન્ટ ri છે તેથી આ પાથ આપણી પાસે આના જેવો હશે હવે આ બંને પાથ વચ્ચે કેટલો તફાવત છે તો આ તફાવત બીજું કઈ નહિ પરંતુ ar·ri છે તેથી તેનો અર્થ એ છે કે જયારે હું ri નો પાથ લખીશ ત્યારે હું ri r ar·ri લખીશ પેલી આકૃતિ સરખી દેખાતી નથી તેથી હું આ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છુ પરંતુ જો હું અહીં જોઉં તો આ બધા એલીમેન્ટરી એન્ટેના છે મારી પાસે એવા N સંખ્યાના એલીમેન્ટરી એન્ટેના છે પ્રારંભ કરવા માટે હું તેમને સંદિગ્ધ રીતે વિતરિત કરું છું અને દરેક પર હું તેમના કોઓર્ડિનેટ્સ વગેરે જાણું છું તેથી હું શોધી શકું છું કે દુરના ક્ષેત્રે કુલ ક્ષેત્ર તે બધાના સુપરપોઝિશન જેટલું હશે અને તમે એ પણ જાણો છો કે આ ભૂમિતિ સિવાય બીજી એક અગત્યની વસ્તુ એ છે કે એન્ટેનાના દરેક એલીમેન્ટ ઉત્તેજીત થઈ રહ્યા છે તેથી ચાલો આપણે કહીએ કે આ ઉત્તેજના ખરેખર એક જટિલ ઉત્તેજના છે હું તેને Ci કહીશ અથવા હું તેને કંપનવિસ્તાર Ci અને ફેઝ i કહીશ તેથી તેનો અર્થ એ છે કે પ્રત્યેક રેડિએટર માટે પ્રવાહના દરેક ઉત્તેજના હું અહી બરાબર પ્રવાહ લખતો નથી કારણ કે આ ખ્યાલ સામાન્ય છે આ વાયર એન્ટેના અથવા એપર્ચર એન્ટેના વગેરે માટે સાચું છે એપર્ચર એન્ટેનાના કિસ્સામાં આપણે જોશું કે આપણી પાસે ત્યાં કન્ડકશન પ્રવાહ નથી આપણી પાસે બીજી કેટલીક પ્રકારની વસ્તુ હશે તમારામાંના કેટલાક લોકો તેને જાણતા હશે કે આપણે સામાન્ય રીતે તેને ચુંબકીય પ્રવાહ વગેરે કહીએ છીએ So now let us write the reference antennas field તેથી જ હું આ ઉત્તેજના કંપનવિસ્તાર Ci લખી રહ્યો છું અને કેટલાક સંદર્ભથી ફેઝ i લખું છુ અને કેન્દ્રીય તત્વ અથવા ત્યાંનુ કેન્દ્રિય બિંદુ છે કે જયાં આપણે રેફરન્સ એન્ટેના મૂકીએ છીએ અને તે રેફરન્સ એન્ટેના એ Ci1 અને i૦ સાથે વિકિરણ કરે છે તેથી તેના આધારે ઉત્તેજના Cii છે મેં પહેલાથી જ કહ્યું છે કે નિરીક્ષણ બિંદુનો ત્રિજ્યા વેક્ટર r છે અને દેખીતી રીતે તે Prθϕ છે તેથી તે ત્રિજ્યા વેક્ટર r છે અને તે એકમ વેક્ટર છે જે મેં અહીં બતાવ્યું છે તો હવે ચાલો રેફરન્સ એન્ટેના ક્ષેત્ર લખીએ તેથી સિસ્ટમના કેન્દ્રમાં રેફરન્સ એન્ટેના છે તેથી તે દૂરના ક્ષેત્રને વિકિરણ કરશે જેને Efθe j૦r4πr લખી શકાઈ છે તેથી એલિમેન્ટલ એન્ટેનાની થીટા રેડિયેશન પેટર્ન શું છે એલિમેન્ટલ એન્ટેનાનો અર્થ છે કે તેઓ કદાચ ડાયપોલ કદાચ લંબચોરસ વેવગાઇડ અને કદાચ તેઓ હોર્ન હોઈ શકે ગમે તે હોય પરંતુ એલીમેન્ટ એટલે આ એરેનો એલિમેન્ટ હોય છે અને આપણે માની લઈએ છીએ કે બધા એક જ પ્રકારની વસ્તુ ધરાવે છે સામાન્ય રીતે એરેમાં બધા એલીમેન્ટ સમાન હોઈ છે પરંતુ વ્યવહારિક રીતે ત્યાં તફાવત હોઈ શકે છે પરંતુ અહી તેવું હશે નહિ અહી બધાની રેડીયેશન પેટર્ન fθ છે દૂરના ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ કે r ri હશે તમામ ત્રિજ્યામાંથી કિરણો કે જે આવશ્યકરૂપે સમાંતર હોય છે અને મેં પહેલેથી જ લખ્યું છે કે Rir arri તરીકે લખી શકું છું તેથી i માં એન્ટેના દ્વારા ઉત્પાદિત દૂરનુ ક્ષેત્રમાં K૦ ગુણ્યા રેફરન્સ એન્ટેનામાંના નાના પ્રમાણમાં પ્રોપાગેશન ફેઝ ડીલે થશે તો હવે હું પરિણામી ક્ષેત્ર લખી શકું છું તેથી પેલું એક એલીમેન્ટ માટે હતું તો હવે બધા એલીમેન્ટ માટે Ei1NCi eji fθϕ e jK૦rjK૦arri હશે હું fθϕe jK૦r4πr i1NCi ejijK૦arri લખી શકું છુ તેથી આ સાથે આ લેકચર હવે સમાપ્ત થાય છે પછીનાં લેકચરમાં આપણે જોઈશું કે આ ભાગની અસર શું છે